સ્વાગત છે તેથી અમે છેલ્લા વર્ગમાં કરંટ એલીમેન્ટ દ્વારા વિકસિત ક્ષેત્રો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ચુંબકીય ક્ષેત્રોની પ્રકૃતિનું વિશ્લેષણ કર્યું છે હવે આપણે જોઈશું કે કેવી રીતે કિરણોત્સર્ગ થઈ રહ્યો છે તેનો પુરાવો શું છે તેથી અમે એન્ટેનાથી અંતરે Efar field અને Hfar field ની અભિવ્યક્તિને જોઈએ છીએ જે આ પ્રભાવી છે તેથી અન્ય ક્ષેત્રો ત્યાં નહિવત્ છે તેથી અમે લખીએ છીએ કે હવે આપણે પોઇન્ટિંગ વેક્ટર પોઇંટિંગ વેક્ટર લેવાનું રહેશે જે તમે જાણો છો તે E ક્રોસ H છે તેથી આપણે આને સ્ફેરીકલ સંકલનમાં લેવું પડશે એનો અર્થ છે ar a𝜃 અને a𝜃 આ બધા તમે ફક્ત Iને જાણો છો જો તમારામાંથી કોઈ ભૂલી ગયું હોય તેથી જ હું Er E𝜃 E𝜃 અને Hr H𝜃 H𝜃લખી રહ્યો છું પરંતુ તમે જાણો છો કે અમારા કિસ્સામાં આપણી પાસે આ નથી તેથી આ અહીં 0 છે અને તમે આ અભિવ્યક્તિ શોધી શકો છો તેથી તમે શોધી શકો છો કે E ક્રોસ H જેમાં રેડિયલ ઘટક હશે તેથી આ અભિવ્યક્તિ હશે હવે ફરી જો તમે જોશો કે તમારી પાસે આ બધી અભિવ્યક્તિઓ છે ફક્ત તેમને જુઓ Er H𝜃 જે ખરેખર એક કાલ્પનિક શબ્દ છે તેથી પોઇન્ટિંગ વેક્ટરમાં તે હાજર છે પરંતુ આપણે જાણીએ છીએ કે સમય સરેરાશ પાવર ઘનતા ફેઝર Sav દ્વારા આપવામાં આવે છે જે અડધો વાસ્તવિક E ક્રોસ H છે તેથી તે ફક્ત E સમયનો સરેરાશ વીજ પ્રવાહ આપે છે જે ત્યાં ફક્ત લોકલ પાવર છે તેથી તે કશું જ નથી પરંતુ ફક્ત તે ar છે તેમાં ફક્ત એક રેડિયલ ઘટક છે જેનો અર્થ છે સમયની સરેરાશ શક્તિ ફક્ત રેડિયલ દિશામાં વહેતી હોય છે તે અન્ય કોઈ દિશામાં વહેતું નથી તેનો અર્થ એ કે મારી પાસે અહીં કરંટ તત્વ છે આ તે આ દિશામાં મારો કરંટ તત્વ છે જે તે આ દિશામાં જઈ રહી છે તેથી બધી રેડિયલ દિશાઓ તે વહેતી હોય છે પરંતુ અન્ય કોઈ દિશામાં તે વહેતી નથી તેથી જો હું અહીંથી જોઉં છું તો તે અહીં વહેતું હોય છે જો હું અહીંથી જોઉં છું તો તે અહીં વહે છે પરંતુ એવું માનો નહીં કે મેં ફક્ત તીર દોર્યા છે એટલે કે તે સમાન પ્રવાહિત છે મેં કહ્યું છે કે કોઈ વાસ્તવિક એન્ટેના સમાનરૂપે ફેલાય નહીં તેવી જ રીતે બધી દિશાઓ જે હવે જોશે કે તેનો આકાર છે પરંતુ તેમાં કિરણોત્સર્ગ પાવર નીકળી રહી છે તેથી આ તે પુરાવો છે કે તે વિકિરણ થઈ રહ્યું છે હવે ચાલો આપણે તે પૂર્ણ કરીએ કારણ કે આપણે ક્ષેત્રોને જાણીએ છીએ તેથી આપણે તે લખી શકીએ છીએ જો તમે તે કરો તો તમે તેને લખી શકો છો એટા નોટ બાય 8 dl બાય લેમ્બડા નોટ નો વ્હોલ સ્કવેર I નો સ્કવેર સાઈન સ્ક્વેર થેટા બાય r સ્ક્વેર ar વોટ ભાગ્યા મીટર સ્ક્વેર તેથી આ અભિવ્યક્તિ છે તેથી પાવરનો પ્રવાહ છે આનો અર્થ એ છે કે આ એન્ટેનામાંથી રેડિયેશન જે આ આંતરિક ઈમ્પડંસ પર આધારિત છે તમે જાણો છો કે તે 377 ઓહ્મ અથવા 125 પાઇ છે તેથી તે શરતોમાં તે પણ કહી શકાય કે 15 પાઈ આ તે કરંટ એલીમેન્ટના કદ પર આધારિત છે અનંત દશાંશ બાય લેમ્બડા નોટ હવે વ્યવહારુ કિસ્સાઓમાં જો Idl બાય લેમ્બડા નોટ માની લો કે મારી પાસે એક સેન્ટીમીટર એન્ટેના છે પરંતુ મારી તરંગ લંબાઈ અમને 100 મીટર કહેવા દો તેથી આપણે અનંત દશાંશ તરીકે વિચારી શકીએ છીએ કરંટ તત્વોનો ઉપયોગ થાય છે તો તે નિર્ભર કરે છે કે સ્રોતની તાકાત પર કે હું કેટલું કરંટ આપી રહ્યો છું પછી તેનું વિતરણ થાય છે પાવર ડિસ્ટ્રિબ્યુશન એ સાઈન સ્ક્વેર થેટા તરીકે બદલાય છે જે જોશે અને તે r સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે કારણ કે S સરેરાશ કંઈ નથી પરંતુ E ક્રોસ H છે E ફારના ફિલ્ડમાં 1 બાય r H પણ દુર ના ફિલ્ડમાં 1 બાય r છે તેથી તેમનું ઉત્પાદન પ્રાકૃતિક છે તે r સ્ક્વેર પર આધારીત છે તેથી જ આપણે કહીએ છીએ કે પાવર આ બધો પાવર એ પાવરના સ્ક્વેરનો વ્યસ્ત છે પરંતુ યાદ રાખો કે ક્ષેત્રો 1 બાય r સાથે બદલાય છે અને તેથી આ સ્પષ્ટપણે કહે છે કે આ રેડિયેશન થઈ રહ્યું છે હવે અહીં જવાને બદલે તમે એક કસરત કરી શકો છો મને તે વાસ્તવિક અભિવ્યક્તિઓથી મળી છે પરંતુ આ તેની સરેરાશ પાવર ફક્ત ફારના ફિલ્ડના ઘટકોમાંથી પણ મેળવી શકાય છે તેથી જો મને અડધો વાસ્તવિક Efar field ક્રોસ Hfar field મળી આવે છે જે મને પણ આ સમાન મૂલ્ય આપશે તેથી તે પણ દર્શાવે છે કે ખરેખર ફાર ક્ષેત્રો મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પાવર વહન કરે છે અન્ય ઘટકો ઇન્ડક્શન ફીલ્ડ્સ ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્રો હતા તે સ્થાનિક રૂપે અસરકારક છે પરંતુ તે સ્થાનિક રીતે તેઓ પાવરના રેડિયેશનનું પ્રતિનિધિત્વ કરતા નથી તેઓ ખરેખર સ્થાનિક સંગ્રહને રજૂ કરે છે કારણ કે તેઓ જો તમે ત્યાં આ ક્રોસ H બિઝનેસ કરો છો તો તમે જોશો કે તેઓ ખરેખર રી એક્ટીવ પાવરને વધારો આપે છે રી એક્ટીવ પાવર વહેતી નથી પરંતુ રીયલ પાવરનો પ્રવાહ કે જે ફાર ફિલ્ડ દ્વારા ફાળો આપ્યો છે તેથી જ શરૂઆતથી જ અમે તેમને અલગ કરી દીધા છે તેનો અર્થ એ છે કે એન્ટેનાથી ચોક્કસ અંતરે ગમે તે ક્ષેત્રો પ્રભુત્વ ધરાવે છે તેઓ ખરેખર મહત્વપૂર્ણ છે કે તેઓ પાવર વહન કરે છે અન્ય કોઈ પાવર ચલાવતા નથી તેથી ઊર્જાના પરિવહન માટે ફાર ફિલ્ડના એ વાહન છે તેથી હવે આપણે કહી શકીએ કે કેમ ઇન્ડકટીવ ક્ષેત્રોને ઇન્ડકટીવ ક્ષેત્રો કહેવામાં આવે છે શરૂઆતમાં હું તે કહી શકતો ન હતો પરંતુ હવે હું એમ કહી શકું છું કે જો તમે ઇન્ડકટીવ ફિલ્ડની શરતો E અને H પ્રેરણાત્મક ફિલ્ડની શરતો લો છો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ચુંબકીય ક્ષેત્રો આ પોઇંટિંગ વેક્ટર વ્યવસાય કરે છે તો તમે જોશો કે તેઓ j ઘટકને જન્મ આપે છે હવે તે વત્તા j છે તેથી જ તેને ઇન્ડકટીવ કહેવામાં આવે છે અને જો તે માઈનસ j બને તો તે નકારાત્મક બને છે સામાન્ય રીતે તે પાવરનો વત્તા j ઘટક હોય છે તેથી જ તેઓને ઇન્ડકટીવ ક્ષેત્રો કહેવામાં આવે છે ત્યાં ઊર્જાનો સ્થાનિક સંગ્રહ છે જે ઊર્જા લાક્ષણિક સર્કિટમાં પણ વહેતી નથી તેથી અહીં એન્ટેનાની નજીક પણ ઊર્જા સંગ્રહ છે પરંતુ તે ઊર્જા ચોક્કસ અંતર પછી વહેતી નથી જે ઊર્જા વહેવાનું શરૂ કરે છે અને હવે તે અમે તમને શોધી શકીએ છીએ કે આ બધા સ્થિર છે તેથી એક વિશિષ્ટ અંતરે r રેડિએટ પાવર કે જેમાં સાઈન સ્ક્વેર થેટા તરીકે બદલાય છે તેથી જો આપણે S ની સરેરાશ નો પ્લોટ દોરીએ આની તીવ્રતા નો પ્લોટ દોરી શકીએ તો માની લો કે આપણી પાસે x y z કો ઓર્ડીનેટ શું કરે છે તેથી આ આપણું કરંટ એલીમેન્ટ છે હવે ચાલો કહીએ કે આ આપણો y અક્ષ છે આ આપણો x અક્ષ છે આ z અક્ષ છે અને આ ત્રિ પરિમાણોમાં આપણે આ સરેરાશ Sનો પ્લોટ દોરીશું તેથી તે વસ્તુ એટલી છે કે માની લો કે આ વસ્તુ ખરેખર ત્રિપરિમાણીય વસ્તુ છે મેં આ લાલ લાઇનમાં એક કાર્ટ મૂક્યું છે તેથી તે આના જેવું લાગે છે તેનો અર્થ એ કે આનો ક્રોસ સેક્શન આના જેવો દેખાય છે તેથી અહીં S સરેરાશ શું છે ખરેખર તે S સરેરાશ મૂલ્યો જે આપણે તેને અહીં મુકી દીધું છે તે થેટા શું છે ધારોકે આ બિંદુ છે ધારો કે હું આ મુદ્દા વિશે વાત કરું છું S સરેરાશનું મૂલ્ય કેટલું છે આ લંબાઈ S સરેરાસ છે તેથી તમે જુદા જુદા સ્થળોએ જુઓ છો કે આ વિવિધ મૂલ્યો લઈ રહ્યું છે તેવી જ રીતે અહીં S સરેરાશ શું છે આ અંતર અહીં S સરેરાશ છે S સરેરાસ શું છે આ અંતર S છે હવે સવાલ એ છે કે તે લઘુત્તમ શું હશે અને થેટા શું છે તમે આ કો ઓર્ડીનેટ પ્રણાલીમાં જોશો કે આ થેટા છે જ્યારે હું આ મુદ્દા વિશે વાત કરું છું ત્યારે આ થિટા છે જ્યારે હું આ મુદ્દા વિશે વાત કરું છું ત્યારે તે મારૂ થેટા છે તેથી દેખીતી રીતે તે થિટામાં મહત્તમ 90 ડિગ્રી બરાબર છે કારણ કે આ બિંદુ થિટા 90 ડિગ્રી બરાબર છે અને તે ઓછામાં ઓછો 0 છે તેથી તેનો અર્થ એ કે તે બતાવે છે કે કરંટ તત્ત્વની દિશા સાથે જ્યાં કરંટ વહે છે ત્યાં તમે જુઓ છો તે કિરણોત્સર્ગ નથી અને આ એન્ટેનાની વિસ્તૃત બાજુએ તેની મહત્તમતા રહે છે આનો અર્થ એ કે આ એન્ટેના આ રેખાની દરેક બાજુ આ બાજુ 90 ડિગ્રીની લાઇન છે ત્યાં એક છે તેનો અર્થ એ કે જો આ અહીં એક લીટી છે તો મારી મહત્તમ અહીં છે મહત્તમ અહીં છે મહત્તમ છે અને તમે પણ જોઈ શકો છો કે આ આખી વસ્તુ ખરેખર જો આપણે આ અભિવ્યક્તિ પર નજર કરીએ તો S સરેરાશનો ફાય સાથે બદલાતો નથી જેનો અર્થ છે કે અજીમુથલ દિશામાં કોઈ બદલાવ નથી તેથી તેથી જ તેને સમાન ગણવામાં આવે છે આ આકારને ડોનટ આકાર કહેવામાં આવે છે તેથી તમારી પાસે આ બાબત છે કે જો તમે 360 ડીગ્રી ફેરવો છો તો તમે ડોનેટનો આકાર મેળવો છો પરંતુ તેવું કલ્પના કરવી મુશ્કેલ છે આપણે સામાન્ય રીતે આ પ્રકારની પેટર્ન ત્રણ પરિમાણીય દાખલા તરીકે કરીએ છીએ આપણે તેને બે પરિમાણિક દાખલા તરીકે પ્લોટ કરીએ છીએ તેથી બે પરિમાણીય પેટર્ન શું છે ચાલો આપણે કહી શકીએ કે હું ફક્ત z y લઈ રહ્યો છું જો હું ફક્ત z y પ્લેન જ લઉં તો z y પ્લેન શું છે તે ચોક્કસપણે મેં ફાઈનું થોડું મૂલ્ય મૂક્યું છે આને ફિક્સ ફાઈ કહેવામાં આવે છે તેથી જ આને ફાઈ પ્લેન પેટર્ન પણ કહેવામાં આવે છે તેથી એક ફાઇ પ્લેનની રીત ડમ્બલ છે કરંટ તત્વો ફાઈ પ્લેન પેટર્ન અહીં એક ડમ્બલ મહત્તમ છે તે સાઈન સ્ક્વેર થેટામાં બદલાય છે તેવી જ રીતે બીજી બે પરિમાણીય બાબત હશે કે જો હું થેટાને ઠીક કરું છું તો થેટાને ઠીક કરવાનો અર્થ છે તમે ધ્યાનમાં લો કે જો હું થેટાને ઠીક કરું તો તે એક x z પ્લેન ફિક્સ થેટા હશે અને તે પેટર્ન વર્તુળ જેવું કંઈક હશે તેથી કોઈપણ સમયે જો હું શોધવા માંગું છું કે S સરેરાશનું મૂલ્ય શું છે તો આ S સરેરાશનું મૂલ્ય છે જે તમે હંમેશા જુઓ છો તે સમાન છે તેથી આ થેટા પ્લેન પેટર્ન છે તેથી એન્ટેનાની પાવર પેટર્ન આની જેમ છે તે બતાવે છે કે એઝીમુથલ પ્લેનમાં કરંટ એલીમેન્ટમાં કોઈ બદલાવ હોતો નથી તે ઓમ્ની ડિરેક્શનલ એન્ટેનાની જેમ વર્તે છે પરંતુ ફાઇ પ્લેનમાં તે ડમ્બલની જેમ વર્તે છે તેથી તે આ દિશામાં છે કે તે અન્ય દિશા કરતા વધુ પાવર આપે છે અને કરંટ એલીમેન્ટ રેખા અથવા અક્ષ પર તેની પાસે કોઈ રેડિયેશન નથી તેથી હવે તમે સમજાવી શકો કે આવું કેમ છે કારણ કે E ફિલ્ડ અને H ફિલ્ડ બંનેમાં સાઈન થેટા વિવિધતા છે તેથી E ફિલ્ડ અને H ફિલ્ડ આ રેખાની સાથે અસ્તિત્વમાં નથી ખરેખર તે જ કારણ છે કે આ રેખાની સાથે વેક્ટર સંભવિત અસ્તિત્વમાં છે કારણ કે વેક્ટર સંભવિત ચુંબકીય ફિલ્ડનું ક્રોસ પ્રોડક્ટ છે તેથી આ પાવર પેટર્ન એ એક વિઝ્યુલાઇઝેશન છે કે એન્ટેના તેને ખાસ દિશામાં રેડિયેશન કેવી રીતે અસરકારક રીતે રાખે છે તેનો અર્થ એ છે કે હું કહું છું કે વર્ગની શરૂઆત જે બે વસ્તુઓને એન્ટેના કરે છે એક તેનો અર્થ એ છે કે તે કેટલી પાવરનો ઉપયોગ કરી શકે છે તેનો અર્થ એ છે કે તેની સાથે મેળ ખાતી કેટલી અવધિ તે મુક્ત જગ્યા સાથે કેટલી પાવર ચલાવી રહી છે અને બીજું તે તેના બીમ કેવી રીતે નિર્દેશિત કરી શકે છે હવે આ પેટર્ન પાવર પેટર્ન અમને તે કેટલું નિર્દેશિત છે તેનું વિઝ્યુલાઇઝેશન બતાવે છે અને તે કેટલી ઊર્જા મૂકે છે કેટલી કાર્યક્ષમ છે તેની અમે આગામી ગણતરી કરીશું તેથી આ બંને શરતોની કાર્યક્ષમતા છે એક તે કેવી રીતે નિર્દેશિત છે અને કેટલી પાવર મૂકી શકે છે તેથી હવે આપણે તે કરીશું કે કુલ પાવર કેટલી છે જે આ કરંટ એલીમેન્ટ ખાલી જગ્યા માટે મૂકી રહ્યું છે તેનો અર્થ એ છે કે કિરણોત્સર્ગ થવાની કુલ રકમ કેટલી છે તેથી તેના માટે આપણે શું કરી શકીએ છીએ તે આપણે પહેલાથી જ જોયું છે કે S સરેરાશ આ સમયની સરેરાશ પાવર ઘનતા જે ફક્ત રેડિયલ દિશામાં નિર્દેશિત થાય છે તમે જોયું છે કે જો અહીં આપણી પાસે કરંટ એલીમેન્ટ છે તો રેડિયેશન ફક્ત રેડિયલ દિશામાં થઈ રહ્યું છે તેથી આ કિરણોત્સર્ગનું કુલ શું છે તે આપણે વિચારી શકીએ છીએ કે આપણી પાસે એક ગોળાકાર સપાટી હશે આ કહેવાથી બંધ ગોળાકાર સપાટી બંધ કરીશું જો આપણે આ કરંટ એલીમેન્ટને બંધ કરીશું અને જો આપણે ત્યાં આ એસ સરેરાશ એકીકૃત કરીએ છીએ તે આ વિસ્તારની બહાર આવશે તેથી આ ફિલ્ડના સમગ્ર ફિલ્ડ ઉપર જો આપણે એકીકૃત કરી શકીએ તો સંપૂર્ણ પાવર પ્રાપ્ત થશે બરાબર આપણે તે કરીશું તેથી આપણે કહી શકીએ કે કુલ પાવર ફેલાય છે જે એક બંધ સપાટી S હશે તેથી તમે જોઈ શકો છો કે આ ચિત્ર કંઈક એવું છે કે મારી પાસે અહીં કરંટ એલીમેન્ટ છે અને આ z અક્ષ છે અને માર્રી પાસે ત્રિજ્યા છે તે r છે અને આના પર ds વેક્ટર છે આપણે ગોળાકાર સંકલનના કિસ્સામાં ds વેક્ટરના આ મૂલ્યને જાણીએ છીએ તે રેડીયલી નિર્દેશિત કરવામાં આવે છે અને તેનું મૂલ્ય r સ્ક્વેર સાઈન થેટા d થેટા d ફાઇ છે તેથી અમે મૂકી શકીએ છીએ કે આ એકીકરણ કરીએ અને તેથી હું આ લખી શકું છું કે S સરેરાશ પહેલેથી જ હશે તમે શોધયું એટા નોટ બાય 8 dl બાય લેમ્બડા નોટ સ્ક્વેર I સ્ક્વેર સાઈન સ્ક્વેર થેટા બાય r સ્ક્વેર છે આ ar વેક્ટર ડોટ છે આ ds વેક્ટર r સ્ક્વેર સાઈન થેટા ડી થેટા ડી ફાઈ ar છે અને મેં d થેટા એ 0 થી પાઈ સંકલન d ફાઈ એટલે કે થી 2 પાઈ સંકલન છે તેથી જો હું આ કરું છું તો પછીના પૃષ્ઠ પર જવા દો હું શોધી શકું છું કે આ 2 pi એટા નોટ બાય 3 dl બાય લેમ્બડા નોટ સ્ક્વેર વોટ છે તેથી કિરણોત્સર્ગની તીવ્રતા એકીકૃત થાય છે તેથી કુલ ફેલાયેલ પાવર આ છે હવે તેથી હું તેને I બાય રૂટ 2 લખું છું તો હું તેને Irms તરીકે કહીશ કારણ કે તે સાઇનુંસાઇડલ પાવર છે તેથી તે શરતોમાં હું તેને Irms સ્ક્વેર તરીકે લખી શકું છું અને તમે જે પાવર જોશો તે I સ્ક્વેરની બરાબર છે જેમાં r ગુમ થયેલ છે જેને કિરણોત્સર્ગ પ્રતિકાર કહેવામાં આવે છે તેથી આ કિસ્સામાં એન્ટેનાના રેડિયેશન પ્રતિકાર આ મૂલ્ય કંઈ નથી પરંતુ 2 pi એટા નોટ બાય 3 dl બાય લેમ્બડા નોટ સ્ક્વેર છે તેથી જો તમે ચાલાકી કરો કારણ કે ઇટા નોટ મૂલ્ય 120 પાઇ છે તેમાંથી 80 પાઇ સ્ક્વેર dl બાય લેમ્બડા નોટ વ્હોલ સ્ક્વેર છે હવે રેડિયેશન પ્રતિકાર શું છે તેનો અર્થ એ કે જો મને વધુ કિરણોત્સર્ગ જોઈએ છે જો હું વધારે કાર્યક્ષમ એન્ટેના માંગું છું એટલે વધુ સમયગાળો વધુ સમયગાળો એટલે હું જે આપું છું તે અહીં મારા હાથમાં છે પરંતુ તે કેટલું મોકલે છે તે આના દ્વારા આપવામાં આવ્યું છે તેથી વધુ R રેડિયનનો અર્થ વધુ કાર્યક્ષમ એન્ટેના છે તેથી આ R રેડિયનને રેડિયેશન રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે હવે ખરેખર આપણે કહી શકીએ કે જાણે કે એન્ટેનાને બદલે તમારી પાસે ફિક્સ કાલ્પનિક પ્રતિકાર હોય છે હું Irms કરંટ આપું છું અને એન્ટેના પાવર ફેલાય તે સ્થિતિમાં અહીં પાવર વિખેરાય છે તેથી તે કિરણોત્સર્ગ પ્રતિકાર એ એક કાલ્પનિક પ્રતિકાર છે જે પાવરની સમાન માત્રાને વિખેરી નાખે છે જેમ કે હર્ટ્ઝિયન ડાયપોલ અથવા કોઈપણ એન્ટેના દ્વારા ફેલાય છે જ્યારે બંને rms કરંટનું સમાન મૂલ્ય ધરાવે છે તેથી R રેડિયનને વધુ સારી રીતે યાદ રાખો કે આ કોઈ સર્કિટ થિયરી નથી જ્યાં આપણે મોટો અવરોધ ઇચ્છતા નથી કારણ કે તે ઉર્જાનો વિક્ષેપ કરે છે જે આપણને ઉપયોગી નથી પરંતુ આ કિસ્સામાં તે કિરણોત્સર્ગ છે તેથી આપણે એન્ટેનાથી વધુ વિકિરણો જોઈએ છે કારણ કે તે કામ છે વધુ અને વધુ પાવરને પંપ કરવી હું જે પણ આપીશ એ તે કરી શકે છે હું ઈચ્છું છું કે 100 ટકા આપવું જોઈએ તેથી વધુ તે વધુ સારું આપી શકે કિરણોત્સર્ગ પ્રતિકાર ઊંચો આ કિસ્સામાં વધુ સારું છે પરંતુ જો હું તેથી તે એન્ટેનાનું પ્રદર્શન પગલું છે કે તે કેટલી પાવર વિકસિત કરી શકે છે અને મેં પહેલેથી જ નિર્દેશિત પ્રકૃતિ જોઇ છે જે પાવર પેટર્ન રેડિયેશન પ્રતિકાર દ્વારા આપવામાં આવી હતી તે આપે છે તે આપી શકે છે અને આ હર્ટ્ઝિયન ડાયપોલ તેના પ્રદર્શનમાં ખૂબ નબળું છે કારણ કે જો આપણે ફક્ત વસ્તુઓના કિરણોત્સર્ગ પ્રતિકારની ગણતરી કરીએ તો માની લો કે મારી પાસે આ છે કરંટ એલીમેન્ટ અથવા હર્ટઝિયન ડાયપોલ માટે ચાલો ગણતરી કરીએ કે મારી પાસે એક સેન્ટીમીટર હર્ટ્ઝિયન ડાયપોલ છે એનો અર્થ એ કે મારું dl 1 સેન્ટિમીટર છે અને હું રેડિયેશન કરવા માંગુ છું ચાલો આપણે 1 વોટ પાવર કહીએ કે જેમાં આવર્તન મહત્વપૂર્ણ છે ચાલો કહીએ કે f એ 10 મેગાહર્ટ્ઝ છે તેથી હું 1 વોટ્ટ ટ્રાન્સમિટ કરવા માંગુ છું 1 વોટ પાવર વિશાળ RF પાવર છે તેથી 10 મેગાહર્ટ્ઝ 1 વોટ પાવર પર જો હું ખરેખર સેલ્યુલર બેઝ સ્ટેશન વગેરેમાં આપું છું તો તેઓ 1 વોટ પાવર પણ તેઓ આપતા નથી તેઓ 200 અને 300 મિલ વોટ પાવર આપે છે પરંતુ હું માનું છું કે હું કરંટ એલીમેન્ટનો ઉપયોગ કરું છું અને સેલ્યુલર બેઝ સ્ટેશનમાં હું 10 મેગાહર્ટ્ઝ પર 1 વોટ પાવર આપવા માંગું છું ચાલો આપણે 10 મેગાહર્ટ્ઝની ગણતરી કરીએ તેથી તે લેમ્બડાનોટ છે જે 30 મીટરનું હશે તેથી R રેડિયન જે 80 પાઇ સ્ક્વેર હશે તે આશરે 10 છે તમે કહી શકો અને 0 01 મીટર અને તે 30 સ્ક્વેર છે તેથી તે 87 5 માઇક્રો ઓમ બનશે તે ખૂબ જ નબળું છે તેથી જો મારે 1 વોટ પાવર ફેરવવું હોય તો મારે કેટલો કરંટ આપવો પડશે મારે કરંટ આપવું પડશે જો આપણે I સ્ક્વેર r ની ગણતરી કરીશું તો rms કરન્ટ શું છે મારે 106 87 એમ્પીયર rms કરંટ આપવો પડશે તમે જુઓ છો તે એક વિશાળ RF કરંટ 106 એમ્પીયર છે અમે વિચારી શકતા નથી કે કરંટ તત્ત્વ આમાંથી બળી પણ શકે છે હવે માની લો કે આને બદલે હું આ ફરી કરવા માંગુ છું પરંતુ હું તે આવર્તનને 100 કિલોહર્ટ્ઝમાં બદલીશ સમાન પરિસ્થિતિઓ એક સેન્ટીમીટર કરંટ એલીમેન્ટ 1 વોટ પાવર હું તેથી પ્રસારિત કરવા માંગુ છું તે શોધો વિકિરણ પ્રતિકાર શું છે રેડિયેશન રેઝિસ્ટન્સ તે પહેલાં 8 75 હશે તે માઇક્રો ઓહમ હતું હવે તે નેનો ઓહ્મ છે અને Irms જરૂરી ૧૦ 7 કિલો એમ્પીયર હશે પહેલાં તે કેટલાક 100 એમ્પીયર હતું હવે 10 7 કિલો એમ્પીયર છે તેથી તમે જુઓ છો કે વ્યવહારીક રીતે આનો કોઈ ઉપયોગ નથી પરંતુ આ કસરત પણ અમને એક વધુ બતાવશે વસ્તુ તમે જુઓ કે કેમ તે પછીના કિસ્સામાં એનો અર્થ એ કે પાછલા કિસ્સામાં મારી પાસે આ ખૂબ કાર્યક્ષમ પણ હતું પરંતુ હવે પછીના કિસ્સામાં તે કાર્યક્ષમતામાં ઘણું વધારે બન્યું ફક્ત મેં આવર્તન ઘટાડી છે તેનો અર્થ એ કે હું લેમ્બડા વધારું છું જો હું લેમ્બડા વધારું છું તો કરંટ એલીમેન્ટની વિદ્યુત લંબાઈ આ કિસ્સામાં ઘટાડો થયો છે અને તેથી તે વધુ બિનકાર્યક્ષમ બન્યું છે તેનો અર્થ એ કે એન્ટેનાની વધુ વિદ્યુત લંબાઈ તે વધુ કાર્યક્ષમ છે તેથી આ એન્ટેનાની સાચી એક મહત્વપૂર્ણ બાબત છે એન્ટેનાની વધુ વિદ્યુત લંબાઈ જે ઇલેક્ટ્રિકલ લંબાઈ બાય લેમ્બડા નોટ છે તેથી જો મારી પાસે આ વધુ અને વધુ હોઈ શકે છે તો પછી એન્ટેના કાર્યક્ષમ બને છે તેથી સમાન કરંટ એલીમેન્ટ જો હું 1 ગીગાહર્ટ્ઝ પર કાર્ય કરું તો તે કાર્યક્ષમ હશે પરંતુ તે કરંટ એલીમેન્ટ નહીં હોય તે યાદ રાખવું માની લો કે હું તેને 10 ગીગાહર્ટ્ઝ પર ચલાવુ છું તેનો અર્થ કરંટ એલિમેન્ટ 3 સેન્ટિમીટર છે તેનો dl 1 સેન્ટિમીટર છે તેથી કરંટ એલીમેન્ટનું કદ લેમ્બડા નોટ બાય 3 છે તેને આપણે કરંટ એલીમેન્ટ કહી શકતા નથી આપણે જોશું કે તે નજીકમાં એક પરિચિત ખૂબ જ કાર્યક્ષમ એન્ટેના બની જાય છે તે એક ડાયપોલ મોનોપોલ વગેરે છે તેથી આ એક મહત્વપૂર્ણ બાબત છે કે dl બાય લેમ્બડા નોટ આ નાના કરંટ એલીમેન્ટ હોવાને કારણે ખૂબ જ બિનકાર્યક્ષમ એન્ટેના છે પરંતુ પછી સવાલ એ પણ છે કે મને આની એક બીજી વસ્તુ પણ જોવી જોઈએ જો આપણે ફરીથી કરંટ એલીમેન્ટના ફાર ફિલ્ડના અભિવ્યક્તિઓ પર નજર કરીએ અને ચાલો હું Efar field ને j લખી શકું ચાલો આપણે E0 કહીએ આ આકાર છે આ ફિલ્ડ છે તેથી તમે જુઓ છો કે આ કેટલાક સ્થિર છે પરંતુ આ તેમાંથી આવી રહ્યું છે કારણ કે આપણે જોયું છે કે આ તરંગ સમીકરણનું સમાધાન છે તેથી e ને પાવર માઈનસ j k0 r બાય r જ્યારે પણ મારી પાસે કોઈ AC કરંટ હોય ત્યારે આ આવે છે તેથી ખરેખર આ સ્ફેરીકલ તરંગોની ઉત્પત્તિ છે તેથી જ્યાં મારી પાસે કરંટમાં વિવિધ કરંટ હોય તો મને કે આ ફાર ફિલ્ડ મળશે છે અને Hfar field શું છે હવે પહેલાં મેં હમણાં જ લખ્યું છે હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હું તેને શરતોમાં પણ લખી શકું છું Efar field તમે અભિવ્યક્તિ જુઓ અને હું તેને Efar field તરીકે લખી શકું છું તમે જુઓ છો કે આ દિશાનું ધ્યાન રાખે છે કારણ કે તે એક થેટા છે જે ફાઈ હશે તો ar ક્રોસ થેટા જે મને ફાઈ આપશે પરંતુ આ એક સામાન્ય સંબંધ છે આ જ રીતે આ Efar field પણ હવે હું Hfar field પરથી મેળવી શકું છું કે Efar field માઈનસ એટા નોટ હશે અને આ માઇનસ આવશે કારણ કે કો ઓર્ડીનેટ પ્રણાલી ar ક્રોસ Hfar field છે તો આ બીજી રીત છે કે Hfar field એ ar ક્રોસ Efar field છે Efar field એ માઈનસ એટા નોટ ar ક્રોસ Hfar field છે આ Efar field Hfar field અને ar છે ar એટલેકે તરંગના પાવરના પ્રવાહની દિશા છે તેઓ હવે જમણા હાથની ત્રિપુટી પર છે તેનો અર્થ એ કે પ્લેન વેવ જેવું કંઈક પ્લેન વેવમાં પણ આપણે તે જ વસ્તુ જોયું છે કે તરંગ પ્રસાર દિશા E ફિલ્ડ અને H ફિલ્ડ તેઓ ઓર્થોગોનલ છે તે બતાવે છે કે એન્ટેનાના ફારના ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ વેક્ટર ચુંબકીય ફિલ્ડ વેક્ટર અને તરંગ પ્રસરણની દિશા અથવા પાવરના પ્રવાહની દિશામાં છે તેઓ ત્રિપુટી પણ બનાવે છે તેથી તેઓ સ્થાનિક રીતે પ્લેન તરંગ હોય છે પરંતુ તેઓ પ્લેન તરંગ નથી કારણ કે જો તેઓ પ્લેન તરંગ હોય તો આ eની પાવર માઈનસ j k0 r બાય r શબ્દ આવે નહીં તેથી તે આને r દ્વારા વહેંચવામાં આવ્યું છે જે તેને પ્લેન તરંગનું રૂપ આપે છે પરંતુ સ્થાનિક અંતરે આપણે અમુક અંતરથી તેને પ્લેન તરંગ તરીકે ધ્યાનમાં લઈ શકીએ છીએ હવે આ બધા એન્ટેનાની વાત સાચી છે જોકે આપણે તેને ફક્ત આ માટે જ ઉતાર્યું છે પરંતુ લોકોએ તેને સામાન્ય રીતે શોધ્યું છે કે તમામ એન્ટેનાના આ ફિલ્ડમાં આ પ્રકારની રચના હોય છે તેથી આ એક મહત્વપૂર્ણ મૂલ્યાંકન છે અને આમાંથી આપણે ફારના ફિલ્ડના સમય ડોમેન અભિવ્યક્તિને પણ શોધી શકીએ છીએ તેથી ફાર ફિલ્ડના સમયનું ડોમેન મૂલ્ય શું હશે જો હું ફેઝરને બદલે કહું તો ફાર ફિલ્ડ ને હું લખી શકું છું હું Eની પાવર j ઓમેગા t નો વાસ્તવિક ભાગ લઈશ તેથી તે કરીને હું તેને લખી શકું છું કારણ કે કોશ ઓમેગા t માઈનસ k0 r k0 r એ eની પાવર માઈનસ j k0 r પ્લસ પર આવી રહ્યું છે ત્યાં j શબ્દ છે તેથી જ પછી થીટા છે અને તેથી આ માઈનસ E0 બાય r સાઈન ઓમેગા t માઈનસ k0 r a𝜃 લખી શકાય છે જો આપણે કે k0 વેલ્યુ મૂકીએ તો આપણે સાઈન ઓમેગા t માઈનસ r બાય c અ થેટા છે અને Hfar field એ માઈનસ E0 બાય એટા નોટ r સાઈન ઓમેગા ટ માઈનસ r બાય c ar ક્રોસ a𝜃 છે તેથી આ બતાવે છે કે સમયના ફિલ્ડના ક્ષેત્રોમાં તેઓ r બાય c થી વિલંબિત થાય છે તે સ્પષ્ટ છે કે જો મારી પાસે અહીં કરંટ છે તો પછી આ બિંદુએ જવા માટે થોડો સમય જરૂરી છે ક્ષેત્રો તરત જ પહોંચતા નથી તેથી આ વિલંબ છે જે અંતરને અનુલક્ષીને છે તેથી અહીંથી r અને તે પ્રકાશના વેગ દ્વારા પ્રસરે છે તેથી તરંગ એક તબક્કે પહોંચવાનો મર્યાદિત પ્રસાર સમય ધરાવતો તરંગ છે તેથી આ બતાવે છે કે ખરેખર આ કરંટ એલીમેન્ટના વિશ્લેષણથી એન્ટેનાની ઘણી મિલકતોને બદનામ કરી છે જે સરળ કરંટ એલિમેન્ટ નથી તેઓ કેટલાક એન્ટેનાની રજૂઆત ખૂબ જટિલ છે પરંતુ ક્ષેત્રોની સામાન્ય રચના તેટલા ફાર ફિલ્ડ સમાન હોય છે તેઓ હંમેશા બતાવે છે કે ત્યાં પાવરનો રેડિયલ પ્રવાહ છે ત્યાં ત્રિકોણ છે સ્થાનિક રીતે તેઓ ફાર ફિલ્ડમાં પ્લેન તરંગો છે તેમની પાસે આ સમય વિલંબ પણ છે તેમની પાસે જગ્યા વિલંબ છે તે તરંગ અનુસાર જે તેમને eની પાવર માઈનસ j k r k0 r by r થી બનેલ છે અને તેમની પાસે આ બધી ગુણધર્મો છે તેથી જ આપણે કરંટ એલીમેન્ટનો અભ્યાસ કર્યો છે કરંટ એલીમેન્ટ એ ખૂબ જ બિનકાર્યક્ષમ રેડિએટર છે અમે તે શોધવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પહેલાં અમે એક સવાલનો જવાબ આપ્યો નથી તે છે ફાર ફિલ્ડ શું છે કારણ કે અમે કહ્યું છે કે તે એન્ટેનાથી ખૂબ દુર છે જે એક વસ્તુ પર વર્ચસ્વ શરૂ કરે છે અમે તે ફાર ફિલ્ડ ની વેલ્યુ મેળવી છે તે લગભગ ઇન્ડક્શન ફિલ્ડ સાથેr બાય I લેમ્બડા નોટ બાય 6 બને છે પરંતુ તે ફાર ફિલ્ડ છે તેથી પછીના વર્ગમાં આપણે કહીશું કે બધા એન્ટેનાઓ માટે ફાર ફિલ્ડનું માપદંડ શું છે અને ચોક્કસ ફાર ફિલ્ડ શું છે